આપણે સંયુક્ત દિવાલો માટે ઉષ્મિય અવરોધ નેટવર્ક વિષે જોઈને અટક્યા હતા તો ધારો કે ત્યાં ઘણી દિવાલો છે જેની લંબાઈ L1 L2 અને L3 છે અને આપણી પાસે તરલ છે જે સંયુક્ત દિવાલની બંને બાજુએ વહે છે જો વાહકતા kA kB અને kC હોય તો આપણે એક નેટવર્ક બનાવી શકીએ છીએ જેમાં x દિશામાં ૫ અવરોધકો હોય જો ઉષ્મા પરિવહનાંક એક તરફ h1 હોય અને તરલનું તાપમાન T∞1 હોય અને બીજી બાજુ તે h2 અને T∞2 હોય અને અવરોધકો 1h1AL1k1AL2k2AL3k3A1h2A તેથી કોઈ એકંદર અવરોધકને વ્યાખ્યાયિત કરી શકે છે તેથી એકંદર અથવા કુલ અવરોધ Rtotal એ દરેક અવરોધનો સરવાળો થશે હવે આપણે આજના લેકચરમાં જેની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તેને એકંદર ઉષ્મા પરિવહનાંક કહેવામાં આવે છે કોઈ એકંદર ઉષ્મા પરિવહનાંકને વ્યાખ્યાયિત કરી શકે છે અને આ કરવાનું કારણ ખરેખર માપનના દૃષ્ટિકોણથી છે હકીકતમાં તે બંને છેડે તરલનું તાપમાન છે જે માપવામાં આવશે ખરેખર એ જાણવાની જરૂર છે કે ઉષ્માની કુલ માત્રા જે માની લો કે એક બાજુ વહી રહેલા ગરમ તરલથી બીજી બાજુ વહી રહેલા ઠંડા તરલ તરફ શું હશે બીજા શબ્દોમાં કહીએ તો વાસ્તવિક ઉષ્મા પરિવહન ગરમ તરલમાંથી ઠંડા તરલમાં કેટલું છે અને તે ફક્ત એટલા માટે છે કે હું વચ્ચેનું તાપમાન ના પણ માપી શકું તેથી જે રીતે ન્યુટનના ગલનના નિયમને ઘટક સમીકરણ તરીકે વ્યાખ્યાયિત કર્યું એ જ પ્રમાણે કુલ પરિવહન પામેલી ઉષ્માની માત્રાને વ્યાખ્યાયિત કરી શકે છે વ્યાખ્યા પરથી આપણે એકંદર ઉષ્મા પરિવહનાંક U ને અવલોકનક્ષમ તાપમાન અથવા માપી શકાય તેવા ગુણધર્મોના ચોક્કસ તાપમાનના તફાવતની દ્રષ્ટિએ લખી શક્યા q UAT∞1 -T∞2 ૧ અને તે દેખીતી રીતે શેના બરાબર હોવું જોઈએ સરળ છે કુલ અવરોધની વ્યાખ્યા દ્વારા qUAT∞1 -T∞2T∞1 -T∞2Rtot ૨ સ્પષ્ટ રીતે Rtotal 1UA અને તે પ્રત્યેક અવરોધના સરવાળો જેટલો હોવો જોઈએ એટલે કે આપણે ધ્યાનમાં લીધેલી પ્રણાલીમાં સામેલ બધા અવરોધોનો સરવાળો તેથી કોઈપણ ઉષ્મા પરિવહન પ્રણાલી માટે આ સર્વવ્યાપક વ્યાખ્યા છે સૈદ્ધાંતિક રીતે કોઈ પણ ઉષ્મા પરિવહન પ્રણાલી માટે એકંદરે ઉષ્મા પરિવહનાંકને વ્યાખ્યાયિત કરી શકે છે અનિવાર્યપણે આપણે જે કરી રહ્યા છીએ તે અંદર થતી બધી પરિવહન પ્રક્રિયાઓને એકત્રિત કરી રહ્યા છીએ સાર્વત્રિક અથવા એકંદર ઉષ્મા પરિવહનાંક તરીકે ઓળખાતી આ એક રાશિમાં બધું ભેગું કર્યું છે આપની લીધેલ પ્રણાલીના સંદર્ભમાં આપણે એકંદરે ઉષ્મા પરિવહનાંકની ઘણી વિવિધ ભિન્નતા જોઇશું આજના અને ભવિષ્યના કેટલાંક લેકચર્સમાં તેથી એકંદરે ઉષ્મા પરિવહનાંકની વ્યાખ્યા સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે નોંધ લો કે તે એક કાલ્પનિક રાશિ છે આપણે લીધેલ પ્રણાલીના અલગ અલગ ગુણધર્મોના સંદર્ભમાં તે શોધી શકાય છે જો કે એકંદરે ઉષ્મા પરિવહનાંક મુખ્યત્વે સગવડતા અને ગણતરીના હેતુ માટે છે તે ખરેખર આવા પ્રકારની રાશિને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરે છે અવરોધ વિશે બીજું એક નાનું પાસું છે કે જે સંપર્ક અવરોધ તરીકે ઓળખાય છે અગાઉના લેકચરમાં અને આજના લેકચરની શરૂઆતમાં લીધેલા ઉદાહરણોમાં આપણે ધાર્યું છે કે ચોસલાઓ વચ્ચે જે સંપર્ક છે તે સમતલ સંપર્ક છે જો કે વાસ્તવિકતામાં તે હોવું જરૂરી નથી ઉદાહરણ તરીકે તે માઇક્રોસ્કોપિક સ્તર સુધી બધી રીતે સમતલ માનવામાં આવે છે તમે તમારી આંખોમાં જોઈ શકો તે સમતલપણું નથી એ તે સમતલપણું છે કે જ્યારે તમે માઇક્રોસ્કોપ હેઠળ જોશો તેનું અવલોકન કરો છો માઇક્રોસ્કોપિક સ્તરે સમતલપણાની અપેક્ષા નથી દિવાલનું સમતલપણું માઇક્રોસ્કોપિક સ્તર સુધી હોવું જોઈએ એવી અપેક્ષા કરવા પાછળનું કોઈ કારણ નથી તેથી સંયુક્ત દિવાલની બંને સપાટી વચ્ચેના અસમતલ સંપર્ક દ્વારા પણ હમેશા કોઈક અવરોધ લાગશે તેના પરિણામે આપણે "સંપર્ક અવરોધ" ની વ્યાખ્યા આપી શકીએ છીએ તે સમતલપણના ગુણધર્મો પર આધાર રાખશે આ સંપર્કનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તેની હજુ સુધી કોઈ ચોક્કસ રીત નથી કેટલાક સહસંબંધો છે આપણે આ અભ્યાસક્રમમાં તે સહસંબંધોમાં જઈશું નહીં પરંતુ દાખલાના ઉકેલ માટે અથવા પરીક્ષાના દૃષ્ટિકોણથી જ્યારે જરૂરી હશે ત્યારે આ પ્રકારના સંબંધો જોઈ લઈશું ઉપર સ્નેપશૉટમાં બતાવ્યા પ્રમાણે એક સંયુક્ત દિવાલ ધારો કે જેમાં અસમતલ સપાટીઓના સંપર્કના કારણે એમાં "સંપર્ક અવરોધ" છે જો "સંપર્ક અવરોધ" ના હોય તો તેમાં ૫ અવરોધો છે પણ સંપર્કનું સ્થાન સમતલ નથી તેના કારણે તે ઉષ્મા વહનમાં કઈક અવરોધ પેદા કરશે જેથી તેમાં એક વધારાનો અવરોધ મળશે કે જે "સંપર્ક અવરોધ" હશે અને તે શ્રેણીમાં હશે આગળના કિસ્સામાં લીધેલ મુજબ જ ના જ પેહલા ૫ અવરોધો હશે તો આપણે પેહલા અને બીજા ચોસલાની વચ્ચેના "સંપર્ક અવરોધ" ને ગણતરીમાં લેવાની જરૂર પડશે ધારો કે આપણે બીજા અને ત્રીજા ચોસલાની વચ્ચેના "સંપર્ક અવરોધ" ને પણ ગણતરીમાં લેવા માંગીએ છીએ તો એ પણ કરી શકીએ છીએ આપણે અન્ય અવરોધ કે જે બીજા અને ત્રીજા ચોસલા વચ્ચે છે તે પણ શામેલ કરી શકીએ છીએ જો બે સપાટી એકબીજાના સંપર્કમાં ન હોય તો શું એક ખૂબ જ સરળ ઉદાહરણ છે ધારો કે તમે કોફીનો કપ પકડ્યો છે તેને પકડવાની બે રીતો છે હું તેને મારી બધી આંગળીઓથી વળાંકવાળી સપાટી પર પકડી શકું છું અથવા હું તેને ફક્ત ટોચ પર પકડી શકું છું તેથી જો તમે કામદારોને જુઓ કે જેઓ ગરમ કોફી અથવા ચા પીતા હોય તેઓ સામાન્ય રીતે ટોચ પકડે છે તેનું કારણ એ છે કે જે સપાટી ગરમ છે તેનો સીધો સંપર્ક ટાળવામાં આવે છે હવે તેને સાથે સાથે જોતાં જો સંપર્ક સપાટી સમતલ ન હોય એક ચોસલામાંથી બીજામાં ઉષ્માનું પરિવહન પરિવહન માટે ઉપલબ્ધ અસરકારક સપાટીના ક્ષેત્રફળ પર આધારીત છે હવે જો સંપર્ક ખૂબ સમતલ નથી તો કુલ સપાટી વિસ્તાર કે જે એક ચોસલામાંથી બીજા ચોસલામાં ઉષ્મા વહન માટે ઉપલબ્ધ છે એ ઉપલબ્ધ એકંદર સપાટી વિસ્તાર જેટલો નથી તેથી કુલ ઉષ્મા જે વહન પામે છે એ કોઈ એક સપાટી પર આવતી ઉષ્મા બરાબર નથી એટલે કે તે અવરોધ પેદા કરે છે શું ઉષ્માનો અપવ્યય થશે હા અપવ્યય થશે પરંતુ ઉષ્માના ઉત્પાદનવ્યયને શૂન્ય ધારેલ હોવાને લીધે અપવ્યય ઓછો છે અવરોધ શું છે નોંધ લો કે ઉષ્મિય અવરોધ મૂળભૂત રીતે ઉષ્માનું પરિવહન કરવાની પ્રણાલીની ક્ષમતા એટલે કે એક સ્થાનથી બીજા સ્થાને ઉષ્માના પરિવહન માટે શું અવરોધ આપે છે તે લાક્ષણિકતા છે કારણ કે સંપર્ક બિંદુ નોંધપાત્ર રીતે સારુ નથી તેથી ત્યે થોડો અપવ્યય થવાનો છે અને તેથી તે કઈક અવરોધ પ્રદાન કરે છે અને તે "સંપર્ક અવરોધ" દ્વારા દર્શાવવામાં આવે છે આગળ આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે આપણે અત્યાર સુધીના બધા કિસ્સાઓમાં એવું માન્યું છે કે ઉષ્મા વહનનો વિસ્તાર અચળ છે આગળ આપણે ચલિત વિસ્તાર પ્રણાલીઓ વિષે જોઇશું તેથી બદલાતા આડછેડના વિસ્તાર વાળી પ્રણાલી માટે ઉષ્માવહન પ્રક્રિયાને કેવી રીતે લાક્ષણિક અને પ્રમાણિત કરી શકાય એક ખૂબ જ સરળ ઉદાહરણ કાપેલું શંકુ સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે નાના વ્યાસ xx1 અને મોટા વ્યાસ xx2 હોય શકે x દિશામાં xx1 થી xx2 સુધી ઉષ્માનો વહન દર કેટલો છે માની લો કે કોઈપણ x જગ્યા પર ત્રિજ્યા r છે ચાલો એક સરળ ધારણા કરીએ કારણ કે આપણે એક પરિમાણિક પ્રણાલી વિષે વાત કરી રહ્યા છીએ ધારો કે દરેક આડછેદ પર તાપમાન એકસરખું છે અને પ્રચલન શૂન્ય છે હવે કોઈપણ સ્થાને ત્રિજ્યાને જોતાં આડછેદના વિસ્તારનો અંદાજ લગાવી શકાય છે અને તેથી હું મારું સંતુલન લખી શકું આપણે પેહલા ધાર્યું હતું એવી જ રીતે ધારી લઈએ કે સ્થાયી અવસ્થા છે અને ઉષ્મા ઉત્પાદન શૂન્ય છે કોઈ પણ સ્થાન x પર કુલ ઉષ્મા વહનનો દર આપી શકાય છે qx kAdTdx 3 હવે નોંધ લો કે આડછેદ A એ x સ્થાનનું વિધેય છે હેતુ શું છે આપણો હેતુ એ છે કે આપણે તાપમાનની રૂપરેખા જાણવાની જરૂરત છે એનું કારણ એ છે કે જો આપણે તાપમાનનું વિતરણ એટલે કે તાપમાનની રૂપરેખા જો જાણતા હોઈએ તો આપણે પ્રણાલીને પ્રમાણિત કરી કેહવાય સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે r એ x સ્થાનનું રેખીય વિધેય છે એમ ધારીને સમીકરણ ૩ નું સંકલન કરીએ શું ઉષ્મા વહન દર qx અચળ રહેશે અથવા તે બદલાશે તે અચળ રહેશે શા માટે તે અચળ રહેશે ઊર્જા સંતુલનને લીધે તમે જુઓ છો કે કોઈ ઉષ્મા ઉત્પન્ન નથી થઈ રહી અને સ્થાયી અવસ્થા પરિસ્થિતી લીધેલી છે તેથી જે પણ શંકુમાં આવે છે તેને સ્થાયી અવસ્થામાં બહાર જવું જ પડશે નોંધ લો કે સ્થાયી અવસ્થા ખૂબ જ મહત્વની છે પ્રશ્ન એ છે કે જો ઉષ્માનો અપવ્યય થાય છે તો દર કેવી રીતે અચળ રહેશે પરંતુ જ્યારે આપણે કહીએ છીએ કે ઉષ્માનું ઉત્પાદન પણ નથી થઈ રહ્યું કે ન તો વ્યય તેનો અર્થ એ છે કે અપવ્યય શૂન્ય અથવા ન્યૂનતમ છે આપણે ઉષ્મા ઉત્પન્ન થવાના કે અપવ્યય થવાના કિસ્સાઓ પછીથી જોઈશું તેને ધ્યાનમાં લેવાની રીતો છે બે પરિમાણિક પ્રણાલીના કિસ્સામાં બહારની દિવાલોથી થતાં અપવ્યયને જોઈ શકો છો અને આપણે તેને ભવિષ્યના લેક્ચર્સમાંના એક ઉદાહરણમાં જોઇશું પણ તેથી q અચળ હોવાના કારણે આપણે તાપમાનની રૂપરેખા શોધવા માટે સમીકરણ સ્નેપશોટમાં નું સંકલન કરવું જોઈએ તે એક ખૂબ સરળ સંકલન છે જેના પછી તાપમાનની રૂપરેખા આપવામાં આવે છે TxT1qxkπa21x 1x1 ૪ જ્યાં a એ r અને x દિશાને લગતો અચળાંક છે શું આ વર્ણન સંપૂર્ણ છે આપણે હજી q નું મૂલ્ય નથી જાણતા તેથી હજી સુધી આ સંપૂર્ણ વર્ણન નથી આપણે qx કેવી રીતે શોધીએ છીએ આપણે જાણીએ છીએ કે બીજી સીમા પર તાપમાન T2 છે તેથી આપણે તે માહિતીનો ઉપયોગ qx શોધવા માટે કરી શકીએ છીએ આપણે તે કઈ રીતે કરવા જઇ રહ્યા છીએ સમીકરણ ૪ નું xx2 પર જ્યાં T T2 છે ત્યાં મૂલ્યાંકન કરો qxkπa21x2 1x1 ૫ સમીકરણ ૫ ને સમીકરણ ૪ માં મુક્તા TxT11x2 1x1 1x 1x1 ૬ સમીકરણ ૬ ચલિત આડછેદના વિસ્તારવાળી પ્રણાલીમાં તાપમાનનું વિતરણ આપે છે આ ઉદાહરણનો એક મહત્વપૂર્ણ સંદેશ એ છે કે અહીં સમજવું જોઈએ કે કોઈને શું જોઈએ છે અહીં શું સાચવવામાં આવ્યું છે અથવા આ પ્રણાલીમાં શું અચળ રહે છે કારણ કે અહી કોઈ ઉષ્માનું ઉત્પાદન અથવા અપવ્યય નથી ઉષ્મા પરિવહનાંક દર અચળ છે પણ ઉષ્મા પ્રવાહ નહીં તેથી અહીં એક તફાવત બનાવવો પડશે ઉષ્મા પરિવહનાંક દર qx kAdTdx અચળ રહે છે જો કે પ્રવાહ qx kdTdx એ અચળ નથી આ મહત્વપૂર્ણ નિરીક્ષણ કે જે તમે સરળ એક પરિમાણીય પ્રણાલીમાં ન કર્યું હોય જ્યાં આડછેદનો વિસ્તાર અચળ હોય છે ઉષ્મા પરિવાહનના આડછેદનો વિસ્તાર અચળ હોય છે જ્યાં તમે બંને એટલે કે દર અને પ્રવાહ વચ્ચે આવા તફાવત કરી શકો નહીં તેથી જ્યારે તમારી પાસે આડછેદનો વિસ્તાર ચલિત હોય ત્યારે ખરેખર શેનું સંરક્ષણ કરવામાં આવે છે અને જે ખરેખર સાચવવામાં આવે છે તે છે ઉષ્મા પરિવહનાંક દર અને હકીકતમાં તે જ કારણ છે કે તમે દર સંતુલન લખો નહીં કે પ્રવાહ સંતુલન આ તફાવતને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે વહન દર સંતુલન લખવું મહત્વપૂર્ણ છે કારણ કે તે અંતિમ રાશિ છે જે મહત્વની છે અને નાના તત્વમાં પણ પ્રવાહ ને અચળ રહેવાની જરૂર નથી જ્યારે તમે ત્રિજ્યાવર્તી પ્રણાલીને જોઈ રહ્યા હોય ત્યારે આ બાબતો કેવી ભૂમિકા ભજવશે તે જોવા માટે આપણે આગળ જઈ રહ્યા છીએ જ્યાં આ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે